સેલ કલ્ચર ટેકનોલોજી ના વ્યાખ્યાનની શ્રેણીમાં ફરીથી આપનું સ્વાગત છે તો પ્રથમ 3 વર્ગ દરમિયાન આપણે સેલ કલ્ચર ટેકનોલોજી એ આપેલી અને ભવિષ્યમાં આપશે તેવી અસંખ્ય તકોનો અભ્યાસ કર્યો છે જ્યાં સેલ કલ્ચર નો સેન્સિંગ ના સાધન તરીકે ઉપયોગ કરીને સેન્સર તત્વ તરીકે બાયોરિએક્ટર તરીકે તથા બાયોમેડિકલ તેમજ અન્ય મહત્વના વિવિધ પ્રકારના સંયોજનો પેદા કરવા માટે ઝડપથી તેના પર નજર કરી છે તે સિવાય આપણે એ હકીકત પર પ્રકાશ પાડ્યો કે સેલ કલ્ચર ટેકનોલોજી ના મૂળભૂત સિદ્ધાંતો અને મૂળ ફિલોસોફી ને સમજવું તે સ્ટેમ સેલ બાયોલોજી અને રિજનરેટિવ મેડિસિન માટે ખૂબ જ મૂળભૂત પૂર્વજરૂરીયાતો છે તે સિવાય માણસનું કૃત્રિમ અંગો મેળવવાનું જે સપનું છે અને જ્યારે હું અહીં કૃત્રિમ અંગો વિશે વાત કરું છું ત્યારે હું શરીરની બહારના સાધનોની વાત નથી કરતો જ્યાંરે આપણી પાસે ડાયાલિસિસ બેગ અથવા તે અન્ય તમામ પ્રકારની વસ્તુઓ અથવા તમે હૃદય અને ફેફસાંના મશીનને જાણો છો હું આપણી હાલની અસ્તિત્વમાં રહેલી કિડની જેવી જ જૈવિક તત્વોમાંથી વિકસિત કિડની અથવા કાર્ડિયો માયોસાઈટ ના એન્ડોથેલિયલ સેલ નો ઉપયોગ કરીને વિકસિત કરેલા હૃદય વિશે વાત કરી રહ્યો છું તેથી જ અને તે જ ભવિષ્ય છે હવે સેલ ના જીવવિજ્ઞાન વિશે વાત કરતી વખતે આપણે ઓક્સિજન ના તાણ અલબત ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઈડ વિશે વિસ્તારથી વાત કરી હતી આપણે આ વસ્તુ પર પાછા આવીશું પછી આપણે એક્સ્ટ્રાસેલ્યુલર મેટ્રિક્સ ના પ્રોટીન વિશે વાત કરી અને ત્યાં આપણે એક્સ્ટ્રાસેલ્યુલર મેટ્રિક્સ પ્રણાલીનો ઉપયોગ કરીને નવા અને નવા એક્સ્ટ્રાસેલ્યુલર મેટ્રિક્સ શોધવા માટેની તક અંગે ચર્ચા કરી જે કદાચ કૃત્રિમ એનાલોગ પણ હોઈ શકે છે અને આ કેન્સર સેલ તેની વાસ્તવિક એક્સ્ટ્રાસેલ્યુલર મેટ્રિક્સ ના પાર્શ્વચિત્રમાંથી બહાર નીકળીને કેવી રીતે છેતરપિંડી કરે છે અને તમે જાણો છો કે બદમાશ સેલ જુદા જુદા પ્રકારની વસાહત કરે છે આના વિશે વાત કરતી વખતે આપણે વળગી રહેનારા સેલ અને બિન વળગી રહેનારા સેલ ના ખ્યાલ વિશે પણ વાત કરી તો આપણે ખાસ કરીને વળગી રહેનારા સેલ વિશે વાત કરી છે પરંતુ જો તમે આના વિશે માત્ર થોડું વધારે ભારથી વિચારો તો આપણી પાસે આ બિન વળગી રહેનારા સેલ છે જેઓ પણ વળગી રહેનારા પર્યાવરણમાંથી તેમની યાત્રા શરૂ કરે છે ઉદાહરણ તરીકે જો તમે રક્ત લો જો તમે રક્તકણોનો આના જેવું કંઈક હોવાનો વિચાર કરો તો બરાબર Refer Slide Time 0045 ચાલો ફરી એકવાર આ આપણું અઠવાડિયા 1 નું વ્યાખ્યાન 4 છે તેથી આ ચોથું વ્યાખ્યાન છે અને આપણે બિન વળગી રહેનારા સેલ વિશે વાત કરી રહ્યા છીએ તેથી જો તમે ઉદાહરણ તરીકે લીધું હોય કે જો આપણે RBC અથવા લાલ રક્તકણોનું ઉદાહરણ લઈએ જેને એરિથ્રોસાઈટ્સ પણ કહેવામાં આવે છે આ એરિથ્રોસાઈટ્સ ની ઉત્પત્તિ અહીં ક્યાંક બહાર અસ્થિ મજ્જા માં થાય છે અહીંથી આ એરિથ્રોસાઈટ્સ શરૂઆતમાં તેઓ હિમેટોપોએટીક સ્ટેમ સેલ માંથી વિભાજીત થાય છે અને તેઓ સ્થળાંતર કરે છે અને તેઓ રક્ત વાહિનીઓમાંથી સ્થળાંતર કરે છે અને તેઓ મર્યાદિત આયુષ્ય ધરાવે છે પછી તેઓ નાશ પામે છે તો તેઓ આખા શરીરમાં મુસાફરી કરે છે છતાં ખરેખર તેઓ કોઈપણ બિંદુમાં લંગર કરે છે તેથી દેખીતી રીતે તે ત્યાં દેખાય છે હવે જો આ લાલ રક્તકણો છે જે તેનાથી વંચિત છે તો તે એક સમાન પ્રકારના છે જે તમે જાણો છો કે તે અંદરથી પોલી સામગ્રી જેવું કે બાજુમાંથી જોતા તે અંતર્મુખી ડિસ્ક જેવું છે જો તમે અંતર્મુખી ડિસ્ક માંથી RBC ને જુઓ તો તે એક્સ્ટ્રાસેલ્યુલર રચનાની જેમ દેખાય છે તેવી રીતે કે તે કોઈપણ જગ્યા પર વળગી રહેતું નથી જે વળગી રહેનારા સેલ થી સંપૂર્ણપણે અલગ છે જ્યાં સેલ માંથી બહાર આવતા એક્સ્ટ્રાસેલ્યુલર વિક્ષેપને વળગી રહેવાની ક્ષમતા હોય છે તેથી જો કોઈને બિન વળગી રહેનારા સેલ માટે કલ્ચર ની પ્રણાલી વિકસાવવી હોય તો આપણે વળગી રહેનારા વિશે વાત કરી છે તે તમે જાણો છો કે તેઓને સપાટી પર લઈ જવામાં આવ્યા છે અને પછી આપણે એક અલગ પ્રકારનો દાખલો સમજવો પડશે અને આ દાખલો તદ્દન અલગ પ્રકારનો હોવો જોઈએ અને આ અસ્થિ મજ્જા ના ઉદાહરણને આપતી વખતે આના વિશે વાત કરીએ ચાલો આપણે તેના ત્રીજા પાસા વિશે વાત કરીએ આપણે ઓક્સિજન અને CO2 વિશે વાત કરી છે આપણે ECM વિશે વાત કરી છે અને આપણે સંક્ષિપ્તમાં વળગી રહેનારા અને બિન વળગી રહેનારા સેલ વિશે વાત કરી છે હવે ચાલો આપણે સેલ સાયકલ ના ખ્યાલ વિશે વાત કરીએ આપણે આની અને કલ્ચરડ સેલ ના જીવવિજ્ઞાનના વ્યાપક શીર્ષકની વાત કરી રહ્યા છીએ તેથી હું સેલ સાયકલ ના ભાગ તરફ આગળ વધું તે પહેલાં હું એક મુદ્દા પર પ્રકાશ પાડવા માંગુ છું જે હું ત્યાં તમારી સાથે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઈડ વિશે વાત કરતી વખતે ચૂકી ગયો હતો તેથી જો તમને ખ્યાલ આવે કે આપણા શરીરમાં ઓક્સિજન નો પુરવઠો હિમોગ્લોબિન hemoglobin Hb નામના પરમાણુ દ્વારા મળે છે હવે હિમોગ્લોબિન જે કૉમ્પ્લેક્સ છે તે એક ગ્લોબિન પ્રોટીન છે જે હેમ નો કૉમ્પ્લેક્સ છે હવે હેમ કૉમ્પ્લેક્સ તે આયર્ન સિવાય બીજું કંઈ નથી અને તે તેના કોઓર્ડીનેશન કૉમ્પ્લેક્સ તરીકે મળે છે અને તે પોરફાયરીન રિંગ માં વચ્ચે આવેલું હોય છે અને આ આખી વસ્તુને જેને ગ્લોબિન કહેવામાં આવે છે તે પ્રોટીન ની અંદર મૂકી હોય તે પ્રકારની છે જે તમે જાણો છો તેથી આ અનિવાર્યપણે એક રંગ આપે છે જેમાંથી આને હેમ ભાગ કહે છે અને આ ભાગ ગ્લોબિન પ્રોટીન છે તો આ કારણથી જ તેને હિમોગ્લોબિન બનાવે છે અને હિમોગ્લોબિન ત્યાં ઓક્સિજન સાથે જોડાવા અને તેના પરિવહન માટે જવાબદાર છે તેથી હિમોગ્લોબિન તે RBC નો મુખ્ય ભાગ છે તેથી વાસ્તવિક જીવનના દૃશ્યમાં આ રીતે થાય છે જેમ કે આ વાહીનીઓ અથવા નસો છે અને આ ધમનીઓ છે અને અલબત્ત ત્યાં આ રુધિરકેશિકાઓના જેવા કંઈક જોડતા ક્ષેત્રો છે અને તેઓ વિનિમય કરે છે પછી તે સંકુચિત થાય છે જે આ રીતે થઈ રહ્યું છે તેવી જ રીતે હું તેને કંઈક આ રીતે સરળતાથી એકસાથે મૂકી રહ્યો છું તેથી હવે ચિંતાજનક ટિશ્યુ અહીં બહાર આવેલા છે ઓક્સિજન યુક્ત લોહી અથવા લાલ રક્તકણો અહીં મુસાફરી કરે છે અને તેમના ઓક્સિજન ને આપે છે જે ઓક્સિજન ટિશ્યુ દ્વારા લેવામાં આવે છે અને અહીંની નસોમાંથી CO2 ને લેવામાં આવે છે જે આ સેલ દ્વારા આપવામાં આવે છે તે હૃદય મારફતે પાછા લાવવામાં આવે છે અને તે ફેફસામાં જાય છે અને ફેફસામાં તે ઓક્સિજન લેવામાં આવે છે અને કાર્બન ડાયોક્સાઈડ પાછો આપે છે O2 ને લેવામાં આવે છે CO2 પાછો આપે છે અને તે ઓક્સિજન ત્યાં હિમોગ્લોબિન સાથે જોડાયા પછી ફરી પાછો આવે છે હવે જો તમે આપણા શરીરમાં રહેલા આ દરેક ટિશ્યુ ને સમજો છો તો તેઓ સતત ઓક્સિજન યુક્ત વાતાવરણમાં હોતા નથી તેથી જો તમે તમારા શરીરના કોઈપણ ભાગમાં ઓક્સિજન ની રૂપરેખાની કલ્પના કરવાનો પ્રયાસ કરો છો તો તેની આ રીતે વધઘટ થાય છે તેની અનુભૂતિ કરો કારણ કે આ તે પ્રવાહ છે જે વપરાશ કરે છે અને તેની સમાંતરમાં નાના વિરામ સાથે જો તમે આ કાળું ટપકું જોશો જે મેં ઓક્સિજન માટે દોર્યું છે અને ત્યાં કાર્બન ડાયોક્સાઈડ લેવામાં આવતો હશે જે કંઈક આના જેવું હશે તેથી મૂળભૂત રીતે હું તેના પર પ્રકાશ પાડવા માંગુ છું જે હું પાછલા વર્ગમાં ભૂલી ગયો હતો તે ઓક્સિજન અને CO2 વાસ્તવિક જીવનના દૃશ્યમાં ત્વરિત રીતે બદલાઈ રહ્યા છે પરંતુ જો તમે આના જેવી ડીશ માં સેલ નો વિકાસ કરો છો ઉદાહરણ તરીકે કહો કે આ ડીશ K છે જેમાં તમે સેલ નો વિકાસ કરી રહ્યા છો તેથી આપણે અનિવાર્યપણે શું કરીએ છીએ તે એ છે કે આપણે ગેસ નો વિનિમય રાખીએ છીએ કારણ કે આપણા માટે ત્યાં બીજો કોઈ રસ્તો નથી ગેસ ના વિનિમયને આપણે કંઈક આના જેવો દોરવાનો છે તે આ બંને ગેસ માટે અથવા આપણી સાથે થોડુક આના જેવું કંઈક હશે ઉદાહરણ તરીકે કહો કે જો એક રંગ એક ગેસ નું પ્રતિનિધિત્વ કરે છે તો બીજો એક કંઈક આના જેવો હશે તો વાસ્તવિક જીવનમાં શું થાય છે તેનાથી તે એકદમ અલગ છે પરંતુ પછી આપણે આ સમસ્યામાંથી કેવી રીતે બહાર નીકળી શકીએ તે આપણને આગામી પેઢીની સેલ કલ્ચર ટેકનોલોજી ની દુનિયા સાથે પરિચય કરાવશે જેમાં આ પ્રકારની વાહીનીઓ હશે તમે જે જુઓ છો તે ધમનીઓ અને નસો છે આગામી પેઢીની સેલ કલ્ચર ટેકનોલોજી વાસ્તવિક જીવનમાં જે પરિસ્થિતિઓ છે તેની નકલ કરવા માટે માઈક્રોફ્લુઈડિક પ્રણાલીઓનો ઉપયોગ કરશે અને કદાચ આવા માઈક્રોફ્લુઈડિક સંયોજનો આપણે સેલ્યુલર વૃદ્ધિની ગતિશીલતા વિશે ખૂબ જ અલગ સમજ આપશે જે સતત પ્રક્રિયા છે 24x7 ના ગુણ્યા x જ્યાં સુધી તે સેલ અથવા તે પૃથક વ્યક્તિ જીવંત છે ત્યાં સુધી હવે તે એક સતત પ્રક્રિયા છે જે થઈ રહી છે હૃદય લોહીને ધકેલી રહ્યું છે તે ઓક્સિજન સાથે લઈને જઈ રહ્યું છે અને તે ચોક્કસ રીતે તમામ ટિશ્યુ સુધી ઊંચકીને ઓક્સિજન પહોચાડે છે પછી કાર્બન ડાયોક્સાઈડ ને ત્યાંથી ઉપાડે છે અને ફરીથી પાછા આવે છે અને તે જ વસ્તુ પધ્ધતિસર રીતે પુનરાવર્તિત કરે છે અને તે સતત થાય છે પરંતુ તે પરિસ્થિતિઓની નકલ કરી શકે છે તેના વિચાર માટેનો ખોરાક પછી આવશે એકવાર આપણે આ માઈક્રોફ્લુઈડિક નહેર વિશે વાત કરીશું અને માઈક્રોફ્લુઈડિક ના ઉપયોગ વિશે વાત કરીશું કે તમામ પ્રકારની વસ્તુઓ કેવી રીતે કરવી અથવા લોકો પ્રગતિ કરી રહ્યા છે તે આગળના સ્તરની ટેકનોલોજી શું છે અને તેના તકનીકી અવરોધ શું છે હવે ત્યાં કેટલાક અવરોધો પણ છે જે એટલા સરળ નથી પરંતુ આવી પ્રણાલીઓ છેલ્લા 100 વર્ષથી વિપરીત રીતે આ પ્રણાલીઓ વધુ ગતિશીલ છે તેથી તમે કહી શકો છો કે આધુનિક સેલ કલ્ચર તે સ્થિર સેલ કલ્ચર છે ભવિષ્યમાં વધુ ગતિશીલ સેલ કલ્ચર હશે અને આવા ગતિશીલ સેલ કલ્ચર જોવામાં આવશે જેમાં એન્જિનિયરિંગ અને એન્જિનિયરિંગ ની અંદર માઈક્રો ફેબ્રિકેશન માઈક્રોફ્લુઈડિક માસ ટ્રાન્સફર ડિફ્યુઝન ની ઘણી સમજની જરૂર છે તથા પરિવહનની ઘટના લિથોગ્રાફી અને અન્ય તેને સંલગ્ન તકનીકો અને પ્રવાહી યંત્રવિજ્ઞાનની ઘણી સમજ હોવી જોઈએ તેથી સમગ્ર રેખામાં 100 વર્ષમાં આજના પાઠ્યપુસ્તકો જે રીતે લખવામાં આવ્યા છે કદાચ તે બદલાશે તે બદલાશે કારણ કે આપણે ખૂબ જ અલગ સમયની ખાતરી આપી રહ્યા છીએ પરંતુ ધીમે ધીમે આપણે સમજી રહ્યા છીએ કે આપણે આ તીવ્ર પદ્ધતિનો અભ્યાસ કરી શકતા નથી જ્યાં દરેક સેકન્ડ માં કે દરેક મિનિટ માં વાતાવરણ તાજું અને નવું થઈ રહ્યું છે અથવા સ્થિર પ્રણાલીઓ દ્વારા પરેશાન થઈ રહ્યું છે માત્ર એટલું જ નહીં જ્યારે મેં ફક્ત આ દોર્યું ત્યારે ત્યાં હંમેશા માહિતીનો વિનિમય થાય છે જે આ બહુવિધ પ્રણાલીઓની પ્રણાલી અને આ બહુવિધ પદ્ધતિઓ ના માળખા વચ્ચે થાય છે તો ઉદાહરણ તરીકે કહો કે હું તમને એક સરળ ઉદાહરણ આપું છું તેમાં મારો મતલબ શું છે તો તમે જાણો છો કે આપણે હંમેશા સલાહ આપવામાં આવે છે કે સવારે બહાર જાઓ અને કારણ કે તમે જાણો છો કે ત્યાં UV કિરણો હોય છે જે સહેજ મદદરૂપ છે તેથી આપણે UV માં શું અવલોકન કરીએ છીએ ત્યાં શું થાય છે ત્યાં આપણી ત્વચામાં રહેલા કોલેસ્ટેરોલ માંથી ઉત્પન્ન થયેલા સ્ટિરોઈડ તેઓ ત્વચાની નીચે વિટામિન d માં રૂપાંતરિત થાય છે અને આ પ્રક્રિયા માટે તમારે અલ્ટ્રાવાયોલેટ કિરણોની જરૂર છે હવે એકવાર આવું થાય તો આ બાકી રહેલું d છે તેને કોલીકેલ્સીફેરોલ cholecalciferol પણ કહેવાય છે તમારી ત્વચામાંથી કોલીકેલ્સીફેરોલ નો વિચાર કરો તમારી ત્વચામાંથી તેનું યકૃતમાં પરિવહન થાય છે આ કોલીકેલ્સીફેરોલ અથવા વિટામિન d છે તેનું યકૃતમાં પરિવહન થાય છે યકૃતમાં આ કોલીકેલ્સીફેરોલ વચ્ચેના એનાલોગ માં રૂપાંતરિત થાય છે આ એનાલોગ આ વચ્ચેના એનાલોગ નું કિડની માં પરિવહન થાય છે જ્યાં તે જેને કેલ્સીટ્રિઓલ કહેવામાં આવે છે તે હોર્મોન માં રૂપાંતરિત થાય છે અને કેલ્સીટ્રિઓલ તે હોર્મોન છે જેનો કિડની દ્વારા સ્ત્રાવ થાય છે જે હાડકાઓ દ્વારા કેલ્શિયમ અને ફોસ્ફરસ ને શોષવા માટે જવાબદાર છે તેથી તમે અહીં જે જુઓ છો તે ત્વચા યકૃત કિડની હાડકાઓ વચ્ચે અરસપરસ વાત થઈ રહી છે જે તેની જટિલતા છે અથવા આવી પ્રણાલીઓની અખંડિતતા છે તેથી ભવિષ્યની સેલ કલ્ચર ટેકનોલોજી ખૂબ ગતિશીલ હશે તેથી તે આ છે જ્યાં આપણે ઊભા છીએ Refer time 2041 હવે મેં તમને કહ્યું હતું કે તમે જાણો છો જ્યારે પણ આપણે આ વસ્તુઓ વિશે વાત કરવી પડશે ત્યારે આપણે બધું એક સાથે ખેંચીને વાત કરવી પડશે આપણે તેની અલગથી વાત કરી શકતા નથી જે તમે જાણો છો આ જુઓ હું આની અંદર અવલોકન કરું છું પરંતુ પછી તમારી પાસે તે હોવું જ જોઈએ તેનો સુચિતાર્થ શું છે આ ચોક્કસ સેલ ના પ્રકારો શા માટે આવી રીતે વર્તે છે જ્યાં આપણે પરિસ્થિતિઓ જાળવીએ છીએ ત્યાં શું જરૂરી છે અને ફરીથી તમારે ખ્યાલ રાખવો પડશે કે જો આપણે ઓક્સિજન નું વધારે તાણ જાળવી રાખીએ તો આ ઓક્સિડેટીવ નુકસાન તરફ દોરી જઈ શકે છે કારણ કે ઓક્સિજન નું વધારે તાણ હંમેશા ફ્રી રેડીકલ ની રચના તરફ દોરી જાય છે હવે આ તેનો દંડ છે જે આપણે ઓક્સિજન યુક્ત વાતાવરણ માટે ચૂકવીએ છીએ તેથી આપણે સુનિશ્ચિત કરવું પડશે કે વધારે લાંબા સમય સુધી ઓક્સિજન નું તાણ ઉચ્ચ સ્તરે જળવાતું નથી તેવી જ રીતે તે આપણને એ હકીકત તરફ લાવે છે કે આપણે કેટલી વ્યવસ્થિત રીતે ઓક્સિજન નું તાણ ઓછું રાખી શકીએ છીએ અને ખાતરી કરી શકીએ છીએ કે ત્યાં CO2 નો વધારે સંચય નથી આમ કહીને આ આપણને 2 જુદી જુદી પરિસ્થિતિઓમાં લાવ્યું છે કેટલીકવાર આવી પરિસ્થિતિ આ પરિસ્થિતિ જે હાલમાં પ્રવર્તમાન છે આ CO2 અને ઓક્સિજન નું સતત સ્તર છે જે મોટે ભાગે હવા દ્વારા પૂરું પાડવામાં આવે છે જે વાસ્તવિક જીવનમાં શું થઈ રહ્યું છે તેનાથી વિપરીત તે ચોક્કસ સેલ સાયકલ ની સમસ્યાઓ તરફ દોરી શકે છે તો ચાલો આપણે સૌ પ્રથમ વાત કરીએ કે આપણે ક્યાંથી સેલ સાયકલ શરૂ કરીએ છીએ તેથી અહીં મને પ્રકાશ પાડવા દો કે તમે તે કરી શકો છો અગાઉના વર્ગમાં મેં તમને કહ્યું હતું કે તમે વળગી રહેનારા સેલ અને બિન વળગી રહેનારા સેલ વચ્ચેનો તફાવત ઓળખી શકો છો બરાબર હવે હું તે રજૂ કરું છું કે આપણે સેલ ને 2 જૂથમાં વર્ગીકૃત કરી શકીએ છીએ વિભાજીત થતા સેલ અને અવિભાજ્ય સેલ તેથી હું હવે સેલ ને વિભાજીત થતા સેલ અને અવિભાજ્ય સેલ તરીકે વર્ગીકૃત કરું છું તેથી જો આપણે વિભાજીત થતા અને અવિભાજ્યની વાત કરીએ તો તમારા મનમાં ક્યાં સેલ આવે છે તેમાંથી એક સેલ કે જેના વિશે તમને બધાને જાણ હોવી જોઈએ તે ચેતાકોષ છે તેઓ વિભાજિત થતા નથી તે ટર્મીનલી ડીફ્રન્સીયેટેડ ચેતાકોષ વિભાજિત થતા નથી તેથી મેં અહીં 2 શબ્દોનો ઉપયોગ કર્યો છે ટર્મીનલી ડીફ્રન્સીયેટેડ તેનો અર્થ શું છે હું તેના તરફ ફરીથી આવીશ તેવી જ રીતે ત્યાં કાર્ડિયોમાયોસાઈટ છે જે વિભાજીત થતા નથી જયારે તમારી પાસે તમારી ત્વચાની આખી સપાટીમાં ત્યાં સતત કાયાકલ્પ થાય છે ત્યાં સતત વિભાજન થાય છે જે બધી રીતે બાહ્ય સ્તર પર થઈ રહ્યું છે જો તમને તેના તમામ 5 સ્તરો યાદ હોય તો તેમાં સતત કાયાકલ્પની પ્રક્રિયા થઈ રહી છે થઈ જ રહી છે હવે સમય આવી ગયો છે કે શું આપણે નિયંત્રણમાં આવી શકીએ છીએ જેવી રીતે આપણે અગાઉના વર્ગમાં ચર્ચા કરી હતી અને જે કેન્સર તરફ દોરી શકે છે તેવીજ અથવા ટ્યુમર જેવી પરિસ્થિતિ છે તો આપણે આગળ શું કરશું આપણે વિભાજનના વિવિધ તબક્કાઓ વિશે વાત કરીશું અને આપણે જે રીતે કલ્ચર નું સંચાલન કરી રહ્યા છીએ તેને તે કેવી રીતે પ્રભાવિત કરે છે તેથી હું અહીં બંધ કરીશ આગળના વર્ગમાં આપણે સેલ સાયકલ થી શરૂઆત કરીશું આપ સૌનો આભાર